હવે હું કેટલાક ઉદાહરણ સર્કિટ છે તેથી આપણને 1 કિલો Ω 2 કિલો Ω × V1 મળે છે અથવા V1 માંથી ફક્ત 12 મળે છે તેથી તમે જોશો કે આ g11 છે આ g21 છે અને તે જ રીતે અન્ય બે પેરામિટર માટે હું પોર્ટ 2 પર કરંટ I2 લાગુ કરું છું અને V2 અને I1 માપું છું હવે આ કરંટ I2 બે સમાન ભાગો માં ડિવાઇડ થાય છે કારણ કે બે રેઝિસ્ટર હવે મને અન્ય સર્કિટ લેવા દો જે હું કંટ્રોલ સોર્સ છે